સ્વાગત છે તમારું એન્જિનિયરિંગ મેટ્રોલોજીના કોર્સમા આ એક વિશેષ સત્ર છે જેમાં આપણે સાધનોનો અભ્યાસ કરીશું અને સાધનો કે જે આપણે શીખ્યા હતા અથવા જેનો આપણે સૈદ્ધાંતિક ભાગમાં અભ્યાસ કર્યો હતો તેનો ઉપયોગ કરીને પ્રાયોગિક માપનો કરીશું પહેલા સાધન તરીકે હું વર્નિયર કેલીપર ને પસંદ કરું છું અહીંયા બે વર્નિયર કેલીપર છે જેની આપણે ચર્ચા કરીશું તે બંને મીટુટોયો જાપાન દ્વારા બનાવવામાં આવે છે અને તેમની પાસે અમુક વિશિષ્ટતાઓ છે તમે અહીં સાધનને જોઈ શકો છો તેમાં વિવિધ ભાગો છે આ સાધન પાસે મુખ્ય સ્કેલ હોય છે સાધનના મુખ્ય સ્કેલની લંબાઈ લગભગ 12 ઇંચ છે તમે જોઈ શકો છો કે તે મુખ્ય સ્કેલ પર નીચલી બાજુએ 200મીમી સુધી માપાંકિત છે તે ખરેખર 200 મિલીમીટર છે જો કે સ્કેલની લંબાઈ એના કરતાં પણ લાંબી હોય છે ખરેખર આ લંબાઈ તે બીજા સ્કેલ અથવા અથવા બીજા ભાગોને સમાવવા માટે હોય છે જેવા કે કેલિપરના ખસી શકે તેવા ભાગ સાધનોના ખસી શકે તેવા ભાગ જેની આપણે હમણાં જ ચર્ચા કરીશું અને મુખ્ય સ્કેલના ઉપરના ભાગમાં આપણી પાસે જે સ્કેલ છે તે 8 ઇંચ સુધી માપાંકિત છે જો કે અમુક બીજી માપાંકિત રેખાઓ જે તમે અહીં જોઈ શકો છો તો આ વર્નિયર કેલીપરનું મટીરીયલ સ્ટેઈનલેસ સ્ટીલ સખત સ્ટીલ છે તેથી તેની પાસે ઘણા બધા ભાગો હોય છે જેની આપણે ચર્ચા થિયરીમા પણ કરી પહેલો ભાગ તે નક્કર એલ આકારનું ચોકઠું અને આપણી પાસે જે છે તે ખરેખર સ્થાયી છે તેની પાસે બંને બાજુ ઉપર બે પ્રકારના કેલીપર હોય છે અને બીજું કેલીપર તે ખસી શકે તેવું હોય છે તમે અહીંયા એક નક્કર ચોકઠું જોઈ શકો છો જેમાં બે કેલીપર બંને બાજુઓ ઉપર હોય છે ખરેખર તે બે જડબા છે આ જડબા નીચેની બાજુ બહારના વ્યાસ માટે છે આપણને નળાકારના અને કોઇપણ આકારના ગોળાઓના બહારના વ્યાસને માપવા માટે નીચેના જડબાઓ ઉપયોગી છે અને ઉપરના જડબાઓ જે નળાકારની અંદર દાખલ થઈ શકે છે તેનો ઉપયોગ અંદરના વ્યાસને માપવા માટે થાય છે જુઓ આપણે જો તેને પૂરેપૂરું બંધ કરીએ તો તમે જોઈ શકો છો કે બહારના જડબા પણ બંધ છે અને અંદરના જડબા પણ બંધ છે અને જ્યારે આપણે તેને થોડાક ખોલી એ ત્યારે તમે જોઈ શકો છો કે અંદરના જડબા જે ઉપરની બાજુ એ છે તે અંદર દાખલ થઇ શકે છે અને બહારના જડબા વર્કપીસને બહારની બાજુથી પકડી રાખી શકે છે આપણે સારી રીતે જોઈ શકીએ છીએ કે કોઈપણ લંબાઈ હોય સ્લોટની કોઈપણ લંબાઈ હોય અથવા નીચેના જડબાઓ વચ્ચે કોઈપણ જગ્યા હોય તમે જોઈ શકો છો કે જગ્યાએ ઉપલા જડબાઓ વચ્ચેની લંબાઈ અથવા અંતરની બરાબર છે તેથી મુખ્ય સ્કેલને નીચેની બાજુએ મિલિમીટરમાં અને ઉપરની બાજુએ ઇંચમાં માપાંકિત છે ત્યાં એક બીજો સ્કેલ છે જે વર્નિયર કેલીપરનો જટિલ ભાગ છે જે વર્નિયર સ્કેલથી ઓળખાય છે તમે 0 થી 10 વચ્ચેનું માર્કિંગ જોઈ શકો છો આંકડાઓ 0 થી 10માં લખેલા છે જે વર્નિયર સ્કેલ છે અને 1 કાપાની અંદર 0 થી 1 સુધી આ 1 આંકડાની અંદર 1 ભાગ નહીં આપણી પાસે 5 કાપાઓ છે 1 થી 2 સુધી આપણી પાસે 5 કાપા ઓ છે તો આ 0 થી 10 સુધી બનાવે છે તે 10 ગુણ્યા 5 છે જે 50 કાપાઓ બરાબર છે તમે જોઈ શકો છો કે અહીં ઓછામાં ઓછી ગણતરી 0 02 મીલીમીટર લખેલી છે ઓછામાં ઓછી ગણતરી અહીં લખેલી છે તેથી તેની સાથે એક સ્ક્રૂ જોડાયેલ છે આ ખરેખર નીચેની બાજુ એ છે આપણી પાસે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે અને ઉપરની બાજુએ આપણી પાસે ક્લેમ્પીંગ સ્ક્રૂ છે તેને આપણે કેવી રીતે ચલાવીશું પહેલા આપણે સ્ક્રૂને ટાઈટ કરીશું જે જમણા હાથ પર છે અને પછી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂનો ઉપયોગ કરીને આપણે વર્નિયર સ્કેલના અંતરને ગોઠવી શકીએ છે પછી વર્નિયર કેલીપર છે જેમ કે મેં કહ્યું છે તે ઉપયોગોની પ્રકૃતિ અને ગંભીરતાના આધારે સ્ટેઈનલેસ સ્ટીલ અથવા તો ટૂલ્સ સ્ટીલથી બનાવેલું હોય છે તેથી તેમાં રેખાંકનો છે જે ક્યાં તો ફોરવર્ડ વર્નિયર અથવા બૅકવર્ડ વર્નિયરમાં હોઈ શકે છે આ વિશેષ વર્નિયર કેલીપર જે આપણી પાસે હાથમાં છે તે ફોરવર્ડ વર્નિયર છે તમે જોઈ શકો છો કે વાંચન પ્રથમ 0 થી 10 સુધી શરૂ થાય છે જો તે 10 થી 0 સુધી હોત તો તે ખૂબ જ પાછળથી વર્નીઅર સ્કેલ પર કહેવાતું હતું તે બૅકવર્ડ વર્નીઅર તરીકે ઓળખાતું હશે તેથી જેમ ક્લેમ્પીંગ સ્ક્રૂ જડબાના માપન કરવામાં આવતા જડબાંને સચોટ રીતે સેટ કર્યા પછી ખસી શકે તેવા જડબાના કેલિપરને ખાસ સ્થિતિમાં સક્ષમ કરે છે હવે આ ખસી શકે તેવા જડબાની આગળની ગતિનુ આયોજન કરી શકે છે છે ખસી શકે તેવા જડબાને જ્યારે ક્લેમ્પીંગ સ્ક્રૂની મદદથી બંધ કરાય છે તો ઓપરેટર હવે તેની અનુકૂળ સ્થિતિમાં વાંચનને નોંધે છે કારણ કે જડબાઓ વધારે આગળ ખસી શકે તેમ નથી હવે ફાઇનર એડજસ્ટમેન્ટ સ્ક્રૂ ઓપરેટરને જડબાના તે ભાગને સચોટ પણે બંધ કરવા સક્ષમ બનાવે છે જ્યાં મહત્તમ ક્લેમ્પિંગ પ્રેશર લાગુ કરીને માપન જરૂરી છે જો કે વર્નીઅર કેલિપરનો ઉપયોગ કરતા પહેલા ત્યાં કેટલીક માર્ગદર્શિકાઓ છે જે હું તમને કહેવા માંગુ છું આપણે સાધનને સાફ કરવાની જરૂર છે વર્નિયર કેલિપર અથવા કોઈ પણ સાધનને સાફ કરો કોઈ પણ સાધનનો ઉપયોગ કરવા માટે આ મૂળભૂત સાવચેતી અથવા માર્ગદર્શિકા છે આ વર્નિયર કેલીપર તે ખરેખર એનાલોગ અથવા મિકેનિકલ વર્નિયર કેલીપર છે આપણી પાસે ડિજિટલ વર્નિયર કેલીપર પણ છે જ્યાં આપણે 0 ને એડજસ્ટ કરી શકીએ છીએ કોઈ પણ સ્થિતી ઉપર આપણે કહી શકીએ કે 0 સ્થિતિ 0 ને ગોઠવી શકાય છે કારણ કે તે ડિજિટલ સ્કેલ હતું પરંતુ આ વર્નીઅર કેલિપરમાં આપણે આ શૂન્ય ભૂલની ગણતરી જો હોય તો તે કરવાની જરૂર છે અને નાની ચીપ અથવા ધૂળના કણોના કારણે ગંઠાઈ જાય છે અને જે વર્નીઅર કેલિપરની રેક અને પિનિઓન ગોઠવણીની વચ્ચે આવીને અવરોધ ઉભો કરી તેને બગાડે છે તેથી તે વ્યવસ્થિત રીતે સાફ કરવું અગત્યનું છે તો પહેલો ભાગ કે મારે આ ભાગમાંથી જડબાને સાફ કરવા પડશે કારણ કે તમે જાણો છો કે તે તેની સપાટીને આધારે માપાંકિત થાય છે તેથી આ એક સપાટ સપાટી છે લગભગ શૂન્ય સ્તરની જેમ ફ્લેટનેસ શૂન્ય સ્તર સુધી હોવી જોઈએ જો કે ત્યાં કોઈ વાસ્તવિક શૂન્ય સ્તરનું અસ્તિત્વ નથી તેથી તેને અહીંથી સાફ કરવાનું કહ્યું છે જો કે આપણે એસીટોનની મદદથી કોટન કપડાનો ઉપયોગ કરી તેને સાફ કરી શકીએ છીએ તેથી ચાલો પહેલા સાધન અને વર્કપીસને સાફ કરીએ તો મારી પાસે એક નળાકાર છે જેના માટે હું તેનો અંદરનો વ્યાસ બહારનો વ્યાસ જોઇશ અને આપણી પાસે ઊંચાઈ પણ છે અથવા આપણે જેને કહી શકીએ કે પહોળાઈ હું આ માપોને જોઇશ તેની પહેલા જ્યારે આપણે તેની સફાઇ કરતા હોઈએ ત્યારે હું માત્ર માર્ગદર્શન કહીશ જ્યારે કેલિપરના જડબા પૂરેપૂરા બંધ હોય ત્યારે તે 0 દર્શાવવું જોઈએ જો તે ન બતાવે તો તેને ફરી કેલિબ્રેટ અથવા રીપેર કરવું જરૂરી છે હવે ક્લેમ્પીંગ સ્ક્રૂને થોડો ઢીલો કરો અને ચાલતાં જડબાને ખસેડો અને જડબા વચ્ચેના અંતરનો ફેરફાર કરો જે માપવાની વિશેષતા કરતા થોડું વધારે હોવું જોઈએ તો પહેલા તેને સાફ કરો તો હવે વર્કપીસ સાફ થયેલ છે તો હવે આપણે અહીંયા થોડું એસિટોન લગાડીશું તો મારે હવે પહેલા બહારનો વ્યાસ જોવો છે પણ ભૂલતા નહીં જો આપણે વર્નિઅર કેલીપરની પાછળની બાજુએ જોઈશું તો તમે જોઈ શકો છો કે ત્યાં એક સીધો પ્રોબ છે તે ડેપ્થ ગેજ તરીકે પણ ઓળખાય છે જો આપણે તેને ખોલીશું તો તમે ઊંડાઈને પણ જોઈ શકો છો આ એક પ્રોબ છે આ એક સ્કેલ છે જો તમે જે પણ લંબાઈ ખોલી રહ્યા હો તે ખોલો તો તે લંબાઈ પણ વર્નીઅર સ્કેલ પર વાંચી શકાય છે તેથી પહેલા હું તમને વર્નિયર કેલીપરનો સિદ્ધાંત સમજાવીશ ખરેખર વર્નિયર કેલીપર 1631માં પિયર વર્નિયર દ્વારા શોધવામાં આવ્યું હતું જે એક વૈજ્ઞાનિક હતો અને આ સાધન જે ને હું કહી શકું કે ઉદ્યોગોમાં સૌથી વધારે ઉપયોગમાં આવે છે ત્યાં અમુક માપન છે જે તમે માત્ર સ્કેલના ઉપયોગથી લઇ શકો છો મુખ્ય સામાન્ય સ્ટીલની માપપટ્ટી પરંતુ સ્ટીલની માપપટ્ટી સામાન્ય રીતે ઓછામાં ઓછું 1 મિલીમીટર અથવા ઘણી વખત તે 0 5 મિલીમીટર પણ હોઈ શકે છે 1 મિલીમીટર તે બે ભાગમાં વહેંચાયેલું છે પરંતુ વર્નીઅર કેલિપર ઓછામાં ઓછી ગણતરીના 0 01 મીમી નિર્દશન સુધી ઉપલબ્ધ છે ઓછામાં ઓછી ગણતરી કંઈ નથી ઓછામાં ઓછી ગણતરી એ લઘુતમ વાંચન જે વાંચી શકાય છે જે ચોક્કસ સાધનનો ઉપયોગ કરીને લઈ શકાય છે તેથી વાંચનની ચકાસણી કર્યા પહેલા હું તમારી સાથે વર્નિયર કેલીપરના સિદ્ધાંત વિશે ચર્ચા કરવા માંગુ છું તો તમે જોઈ શકો છો ત્યાં વર્નિયર કેલીપર ઉપર 50 કાપા છે જુઓ જો તમે આંકડાઓ જોઈ શકો તો આંકડાઓ 0 થી 10 સુધી છે 0 થી 1 સુધી 5 કાપા છે 1 થી 2 વચ્ચે 5 કાપા 2 થી 3 વચ્ચે 5 કાપા છે જો હું આ વસ્તુ ચાલુ રાખું તો તે 5 કાપા ગુણ્યા 10 વખત જે 50 થાય છે તો વર્નિયર સ્કેલનો 50મો કાપો વર્નિયર સ્કેલનો નીચેનો સ્કેલ તે મુખ્ય સ્કેલના અમુક વાંચન સાથે મેચ થાય છે તે તમે જુઓ તેથી તમે જુઓ કે વર્નીઅર સ્કેલનું છેલ્લું વાંચન કયા વાંચન સાથે સુસંગત છે મુખ્ય સ્કેલના કયા વાંચન સાથે 49મુ જો તમે મુખ્ય સ્કેલ ઉપર 40 અને 50 વચ્ચેના આંકડાઓનેને જુઓ તો 40 અને 50 વચ્ચેના કાપાઓ જુઓ તો તે 50થી પહેલાનું એક વાંચન છે જે 49મું વાંચન છે વર્નિયર સ્કેલનું છેલ્લું વાંચન તે મુખ્ય સ્કેલના 49માં વાંચન સાથે સુસંગત છે જો આ સંયોગ છે તો તેનો અર્થ એ છે કે 0 સંપૂર્ણ છે ત્યાં કોઈ શૂન્ય ભૂલ નથી તેથી આ ખરેખર 49 થી 50 છે ખૂબ સરળ ગણતરીનો ઉપયોગ કરીને આ સિદ્ધાંત ને હું સમજાવવા માંગું છું તેથી ચાલો હું કહું કે ત્યાં એક સ્કેલ છે જેમાં આપણી પાસે 9 0 1 2 3 4 5 6 7 8 અને 9 કાપા ઓ છે આ 9 કાપાઓ હું તેને મુખ્ય સ્કેલ કહીશ 1 2 અને 9 અને ત્યાં અન્ય સ્કેલ છે જેમાં 10 કાપા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 મને લાગે છે કે ચાલો આપણે તેને વર્નીઅર કેલિપરનો સિદ્ધાંત કહીએ તેથી શું થઈ રહ્યું છે વર્નીઅર સ્કેલના આ 10 કાપાઓ હું તેને V S કહીશ જે મુખ્ય સ્કેલ ના 9 કાપાઓની બરાબર છે જે સૂચવે છે કે 10 ગુણ્યા વર્નીઅર સ્કેલ બરાબર 9 ગુણ્યા મુખ્ય સ્કેલ જે સૂચવે છે કે વર્નીઅર સ્કેલ 9 ભાગ્યા મુખ્ય સ્કેલના 10 બરાબર 0 9 છે તેનો અર્થ એ કે વર્નીઅર સ્કેલ મુખ્ય સ્કેલના 0 9 ગણું છે તેનો અર્થ એ કે 1 વર્નીઅર સ્કેલ કાપા 0 9 મુખ્ય સ્કેલ કાપાની બરાબર છે અથવા આ 0 9 મીમીની બરાબર છે વર્નીઅર સ્કેલના 10 કાપાઓ V S મુખ્ય સ્કેલ ના 9 કાપા ઓ M S 10 V S 9 M S 1 V S 9 10 M S 1 V D 0 S D 0 9 mm જો આ સંખ્યા અહીં 49 છે અને વર્તમાન સ્કેલમાં અહીં આ સંખ્યા 50 છે તો શુ થાય તેનો અર્થ છે કે વર્નીઅર સ્કેલ એ મુખ્ય સ્કેલના 49 ભાગ્યા 50ની બરાબર છે તેનો અર્થ એ કે 1 વર્નીઅર સ્કેલના કાપા બરાબર લગભગ 0 98 મુખ્ય સ્કેલના કાપા બરાબર 0 98 મીમી છે તેથી આ આપણ ને શું મળે છે S 49 50 M S 1 V S D 0 98 M D 1 V D 0 98 mm આ સૂચવે છે કે જો હું પ્રથમ કાપો જોઉં છું જો આ મુખ્ય સ્કેલ છે અને આ નીચે આપણું વર્નિઅર સ્કેલ છે જો આ 1 મીમી છે આ પ્રથમ કાપો અને આ મૂલ્ય આપણે એક વર્નીઅર સ્કેલનો કાપો કહી શકીએ તે 0 98 મીમી બરાબર છે જેનો અર્થ છે કે આ મૂલ્ય 0 98 છે અને આ મૂલ્ય 0 પોઇન્ટની બરાબર છે અથવા હું તેને વધુ સારી રીતે ગણતરી કરી શકું એક રીતે 1 0 કુલ 1 ઓછા 0 98 બરાબર 0 02 મીમી તે પ્રથમ વાંચન 0 02 મીમી છે હવે જો પ્રથમ વાંચન 0 02 મીમીનું હોય તો બીજું વાંચન શું હશે તે 0 04 0 06 અને 0 08 હોઈ શકે છે તેથી 0 02 ગુણ્યા 50 બરાબર 1 મીમી તેથી આ કાપા ઓ છે જે આપણું વર્નીઅર સ્કેલ ધરાવે છે તેથી જ્યારે આપણે જોઈએ છીએ કે કયુ બિંદુ ક્યારે સુસંગત છે આપણે તે બિંદુ જોવું જોઈએ જે એકરુપ છે જે આપણને આપે છે કે વર્નીઅર સ્કેલના મુખ્ય સ્કેલ કાપાની આગળ કેટલા કાપા છે આપણે અહીં અમુક માપન કરીશું અને તે તેને વધુ સ્પષ્ટ કરશે અહીં પણ આપણે આ 0 માટે એડજસ્ટ કરવાની જરૂર છે હવે આ આપે છે કારણ કે આ સૌથી ઓછી ગણતરી છે તેથી હું એમ કહી શકું છું કે સામાન્ય રીતે n વર્નીઅર સ્કેલ કાપાઓ એ n માઈનસ 1 મુખ્ય સ્કેલ કાપાઓ બરાબર છે જેનો અર્થ થાય છે કે 1 વર્નીઅર સ્કેલ કાપા બરાબર n માઇનસ 1 ભાગ્યા n મુખ્ય સ્કેલ કાપા છે આ આપણને ઓછામાં ઓછી ગણતરી આપે છે એનો અર્થ એ કે ઓછામાં ઓછી ગણતરી બરાબર 1 મુખ્ય સ્કેલનો કાપો માઇનસ 1 વર્નીઅર સ્કેલનો કાપો આને ઓછામાં ઓછી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે જે બરાબર છે એક મુખ્ય સ્કેલનો કાપો માઇનસ n માઇનસ 1 ભાગ્યા n વર્નીઅર સ્કેલના કાપાઓ જે ખરેખર 1 ભાગ્યા n મુખ્ય સ્કેલના કાપાઓ બરાબર છે D M D ઓછામાં ઓછી ગણતરી 1 M D - 1 V D 1 M D 1n M D તો આ છે આપણી ઓછામાં ઓછી ગણતરી ઓછામાં ઓછી ગણતરીનું સામાન્ય સૂત્ર તો ચાલો આપણે નળાકારના વ્યાસને જોવાનો પ્રયત્ન કરીએ જે આપણી પાસે છે ચાલો સૌથી પહેલા બહારના વ્યાસને જોવાનો પ્રયત્ન કરીએ હવે આપણે નળાકારના બહારના વ્યાસને જોઈ શકીએ છીએ એક વસ્તુ છે કે આપણે માત્ર મુખ્ય સ્કેલનો ઉપયોગ કરીને માત્ર સ્ટીલની માપપટ્ટીનો ઉપયોગ કરીને માપેલ વ્યાસને જોવાનો પ્રયત્ન કરીએ પરંતુ ચોકસાઈ અથવા ઓછામાં ઓછી ગણતરી 1 મિલીમીટર હોઈ શકે ચાલો દશાંશના બીજા ભાગ સુધી જોઈએ અને માત્ર સમાન નંબરો કે જે 0 02 ઓછામાં ઓછી ગણતરી છે આનો બહારનો વ્યાસ કેટલો છે જુઓ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અહીંયા આપણે જોવા માટે આંગળીના લોકનો ઉપયોગ કરી રહ્યાં છીએ પહેલા આપણે ક્લેમ્પને લોક કરીશું જેમાં આપણે માત્ર સ્ક્રૂને ખસેડીશું પછી આપણે ફાઈન એડજસ્ટમેન્ટ સ્ક્રૂનો દબાણ આપવા માટે ઉપયોગ કરીશું તો આ કરવાનો રસ્તો શું હશે તે જ્યારે આપણે ક્લેમ્પિંગ સ્ક્રૂને ઢીલો કરીશું અને ખસી શકે તેવા જડબાને ખસેડીશું માપવા માટેની વિશેષતા કરતાં જડબાઓ વચ્ચેના મુખને સહેજ વધુ ખોલશુ અહીંયા આપણે જે પદાર્થ માપવાનો છે તે એક નળાકાર છે આપણે તેના કરતા થોડું વધારે ખોલીને પદાર્થને જડબાની વચ્ચે પકડીશું પછી સ્થિર જડબાને સંદર્ભ બિંદુની સાથે સંપર્કમાં મુકીશું આ રીતે જેને ખરેખર આપણે માપવાનો પદાર્થ છે તેના કરતા થોડું વધારે ખોલીએ છીએ પછી પદાર્થને મૂકો જે આપણે સ્થિર જડબામાં મુકેલ છે તે સ્થિર જડબામાં મૂકવામાં આવે છે હવે ખસી શકે તેવા જડબા નજીક લાવવામાં આવે છે હવે અમે લોક કરીશું અમે સ્ક્રુને ક્લેમ્પ કરીશું હવે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રુનો ઉપયોગ કરીને અમે થોડું દબાણ લાગુ કરી શકીએ છીએ હવે અમે જડબામાં કેલિપર્સ વચ્ચેના હલકા સંપર્કમાં ખલેલ પહોંચાડ્યા વિના ખસી શકે તેવા જડબા પર ક્લેમ્પ સ્ક્રુ સજ્જડ કરીએ છીએ પછી અમે સ્ક્રુ સજ્જડ કરીશું પછી આપણે પદાર્થને દુર કરીશું કારણ કે હવે બંને કેમ્પિંગ સ્ક્રુ લોક છે આપણે ખુબ જ સરળ રીતે વાંચનને જોઈ શકીશું હવે વાંચનને જોવા માટે ચાલો આપણે જોઈએ કે 0 ક્યાં છે વર્નિયર સ્કેલનો 0 તે 51 સાથે મળતો આવે છે 50 ને ખરેખર મળતો આવતો નથી જે 51માં કાપાથી થોડું આગળ છે તે લગભગ 51 છે અને આપણે જોઈશું કે કયુ વાંચન સુસંગત છે તો ચાલો આપણે જોઈએ કે કયું વાંચન સુસંગત છે ખરેખર આ નજીકથી જોવુ પડે તેમ છે માટે આપણે ખુબ જ સાવચેત રહેવું પડશે સૌથી સારો સંયોગ તે 4 નંબરનું વાંચન છે 0 થી 1 ની વચ્ચેનું વાંચન છે 4થુ વાંચન સુસંગત છે જેનો અર્થ થાય છે કે આ વર્કપીસનો વ્યાસ બરાબર મુખ્ય સ્કેલ વાંચન મુખ્ય સ્કેલ વાંચન વત્તા ઓછામાં ઓછી ગણતરી ગુણ્યા વર્નીઅર સ્કેલ વાંચનનું સંયોજન જેટલું છે તેથી જે મુખ્ય સ્કેલ વાંચન જેટલું જ છે આમ 51 વત્તા ઓછામાં ઓછી ગણતરી 0 02 ગુણ્યા 4થુ વાંચન જે 51 08મીમી જેટલું છે આ બહારનો વ્યાસ છે તેથી ખરેખર ક્યારે આપણે ગણતરી કરીએ ક્યારે આપણે માપન કરીશું તે માત્ર એક વખત કરવામાં આવતું નથી કેમ કે આપણે મેટ્રોલોજીના આંકડાકીય પાસાઓની ચર્ચા કરીશું તો કોઈપણ વાંચન ફક્ત એક જ વાર લેવામાં આવતું નથી સામાન્ય રીતે આપણે એક જ માપ પર વિશ્વાસ કરતા નથી આપણે એક કરતા વધારે માપન કરીએ છીએ તેથી આપણે વ્યાસને બીજા સ્થાન ઉપર તપાસીશું ફરીથી એ જ પદ્ધતિ ખોલો સ્થિર જડબા સુધી ખસેડો અને પછી બંધ કરો ક્લેમ્પીંગ સ્ક્રુ બંધ કરો પછી ફાઈન એડજસ્ટમેન્ટ સ્ક્રુથી થોડું દબાણ આપો જેથી આપણે સાચી રીતે કરી શકીએ હવે ચાલો આપણે વાંચનને ફરીથી જોઈશું તે લગભગ 51 છે મુખ્ય સ્કેલ વાંચન ફરીથી 51 છે આ અવલોકન 1 છે પછી અવલોકન 2 અહીં મુખ્ય સ્કેલનું વાંચન 51 વત્તા ઓછામાં ઓછી ગણતરી ગુણ્યા વર્નીઅર સ્કેલ વાંચન છે ચાલો જોઈએ કે વર્નીઅર સ્કેલનું કયુ વાંચન સુસંગત છે જો તમે તેને નજીકથી વાંચતા હોવ તો અહીં 9મું વાંચન સુસંગત છે તેથી તે 9મું વાંચન છે જે 51 વત્તા 0 18 બરાબર 51 18 છે તો તમે જોઈ શકો છો કે બે અવલોકનો વચ્ચેનું અંતર તફાવત 0 1 મીલીમીટર છે તો જ્યારે આપણે સામાન્ય રીતે માપપટ્ટીનો ઉપયોગ કરીને જોતા હોઈએ છીએ ત્યારે એ વાંચન ફક્ત 51 હશે વ્યાસને ખરેખર અહીં સંદર્ભ સપાટીને સ્પર્શ કરાવવો પડશે વ્યાસ લગભગ 51 છે તેથી વસ્તુ એ છે કે આ તફાવત 0 18 છે તેથી આપણે આનો ઉપયોગ કરીને વિવિધ નિરીક્ષણો કરી શકીએ છીએ અને સરેરાશ લઈ શકીએ છીએ તેથી તે સરેરાશ આગળનું વાંચન મોકલશે જો તે 51 પોઇન્ટ આવે જો હું આ બંને વાંચનને મારા અંતિમ નિરીક્ષણો તરીકે લઈશ તો આ વર્કપીસનો અંતિમ વ્યાસ 51 8 વત્તા 18 હશે જે 51 તેથી 51 08 વત્તા 51 18 ભાગ્યા 2 સરેરાશ 51 13 મીમીની બરાબર છે તેથી આ શા માટે અલગ છે કે આ વર્કપીસથી આપણે જોઈ શકીએ કે આ તફાવત શા માટે છે જો આપણે આ કામના ભાગને નજીકથી જોતા હોઈશું તો તમે જોઈ શકો છો કે આપણી પાસે બાહ્ય ભાગ ખરબચડો છે આ ખરેખર અહીં નરલિંગ કરેલું છે આ નરલિંગ ને લીધે ત્યાં ઉતાર ચઢાવ આવે છે ત્યાં ટોચ અને ખાડા છે અને ત્યાં શિખરો અને ખીણો છે કારણ કે જુદા જુદા સ્થળોએ વ્યાસ થોડો અલગ આવે છે તેથી આ આપણા વર્નીઅર કેલિપર માટે એકદમ સંવેદનશીલ છે વર્નીઅર કેલિપર જેનું ઓછામાં ઓછી ગણતરી અથવા સંવેદનશીલતા 0 02 મીમી હોય તે આ તફાવતને ઓળખવામાં સક્ષમ છે તેથી આ તફાવત ઊંચો છે આ કાપાઓના આધારે ક્રમની બહાર છે આ તફાવત 0 1 મી મીના ક્રમમાં છે જે મેં હમણાં જ અહીં લખ્યું છે તો આપણે અંદરના વ્યાસને પણ જોઈ શકીએ છીએ તો હું એક બીજો વર્કપીસ લઈશ જેના માટે હું ઊંડાઈ માપવાના ગેજના બધા જ જડબાઓનો ઉપયોગ કરીશ આ વર્કપીસને આંતરિક બાહ્ય સંપૂર્ણ માપ અથવા સંપૂર્ણ પરિમાણોને ઓળખવા માટે અથવા સંપૂર્ણ ડ્રોઇંગ દોરવા માટે તો હવે હું જોઈ શકું છું કે વર્કપીસને ઘણા બધા ભાગો છે તેની પાસે નાનો નળાકાર છે તેની પાસે મોટો નળાકાર છે તમારી પાસે વચ્ચે એક સ્લોટ છે બરાબર પછી આપણી પાસે ઉપરની બાજુએ નાનકડું છિદ્ર છે મૂળભૂત રીતે આ આરપાર છિદ્ર છે અને આપણી પાસે થ્રેડ હોલ અને એક કી હોલ પણ છે જે અહીં અંદરના થ્રેડ પણ છે ચાલો આ બધા પરિમાણો જોઈએ શું હું આનું ચિત્રકામ કરી શકું છું શું હું સ્પષ્ટીકરણ દોરી શકું છું અથવા આ ઘટકના મિશ્રિત ચિત્રમાં હું આ સ્પષ્ટીકરણ મેળવી શકું છું ચાલો જોઈએ તેથી તે આ પ્રકારનો ઘટક છે હું તેનું ડ્રોઈંગ બનાવીશ તે દરમ્યાન આપણે તેના પરિમાણો જોઈશું ચાલો આપણે મોટા સર્કલનો બહારનો વ્યાસ જોઈએ તો આ વ્યાસ તે સમાન પદ્ધતિનો ઉપયોગ કરીને વાંચનની સુસંગતતા ચકાસીશું હું ફક્ત વાંચનની નોંધ કરીશ પછી ગણતરીઓ બતાવીશ નહીં આ રીતે સીધો સમય બચશે તો અહીંયા વર્નિયર કેલીપર ઉપર એક વ્યાસ છે આશરે વાંચન અહીંયા છે તે આ વ્યાસ છે ચાલો હું તેને કેપિટલ D કહીશ ચાલો માપન કરતા પહેલા તેનો અમુક અલગ કલર પસંદ કરવા દો તે 49 છે હું માત્ર મુખ્ય સ્કેલના કાપા વત્તા 0 02 ગુણ્યા વર્નિયર સ્કેલના કાપાનો ઉપયોગ કરીશ તે 49 વત્તા 0 02 ગુણ્યા 11 છે તમે અહીંયા જોઈ શકો છો કે 11મુ વાંચન સુસંગત છે તો તે 49 વત્તા 0 22 છે જે 49 22ની બરાબર છે હું માત્ર આ મૂલ્યોને અહીં મુકીશ પછી અંદરનો વ્યાસ તે નાનો d છે આ કેપિટલ D છે આને મને T કહેવા દો મને t કહેવા દો આને મને ઊંડાઈ કહેવા દો આપણે નળાકારની અંદર આંતરિક જડબાઓ દાખલ કરીને આંતરિક વ્યાસ જોઈ શકીએ છીએ તમે સમાન સિદ્ધાંતનો ઉપયોગ કરીને સ્ક્રૂને લોક કરી રહ્યાં છો સ્ક્રૂને લોક કર્યા પછી આપણે વાંચન જોઈ શકીએ છીએ તેથી આંતરિક વ્યાસ એ મુખ્ય સ્કેલ વાંચન 11 છે અને સંયોગ બિંદુ 44મું છે તે 11 વત્તા 0 2 ગુણ્યા 44 છે આ એક નાનો a છે આ 11 44 મીમી બરાબર છે તેથી દશાંશના બે સ્થાનો સુધી અને સરખી સંખ્યાઓ સુધી આપણે આ બધા પરિમાણોને જોઈ શકીએ છીએ તેથી આ પરિમાણો d ત્યાં છે પછી આ t T અને t' આપણે આ નાનો વ્યાસ પણ જોઈ શકીએ છીએ ચાલો મને તેને s કહેવા દો તેથી આપણે આ બધી ગણતરીઓ મૂકીશું અને નોટ્સ સાથે તમને શબ્દ આપીશું તો ખરેખર આ નિદર્શનનો હેતુ વર્નિયર કેલિપરનો ઉપયોગ અને સિદ્ધાંત બતાવવા માટે છે આ વર્નિયર કેલિપર આ કેલિપર વર્નિયર સ્કેલમાં જ ઉપયોગી નથી પરંતુ તે ઊંચાઈ માપવાના ગેજ તરીકે પણ ઉપયોગી છે હાઇટ ગેજ પણ ઉપકરણોમાનું છે જેનો ઉપયોગ આપણે નિદર્શન માટે કરીશું હવે જ્યારે આપણે કેલિપરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ત્યાં કેટલીક સાવચેતીઓ રાખવી પડે કેટલીક સામાન્ય સાવચેતીઓ અને કેટલીક આ નિશ્ચિત વર્નીઅર કેલિપર માટે હું પહેલી સાવચેતી રાખું છું તે માપન બળ છે વર્કપીસ પર વધુ પડતું દબાણ લાગુ ન કરો વધુ પડતા માપન બળથી થતા જડબાના સ્થાનિય વિચલનોને કારણે માપનની ભૂલો વધારીએ છીએ તો વધુ પડતું બળ નહીં તે સ્થાનિય વિચલનની ભૂલ તરફ લઈ જાય છે નંબર 2 એ નિરીક્ષક ભૂલ છે જે પેરેલેક્સ એરર છે જો કે સાધન એકદમ સ્પષ્ટ છે આપણે જોઈ શકીએ છીએ કે કયું વાંચન વર્નીયર સ્કેલના વાંચન સાથે સુસંગત છે જે મુખ્ય સ્કેલ સાથે એકરુપ છે પણ સામાન્ય રીતે પેરેલેક્સ એરર પણ આવી શકે છે વર્નિયર કેલીપરમાં નહીં સામાન્ય રીતે પેરેલેક્સ એરરને અવગણી શકીએ છીએ આ સાધન આધારિત છે તે સંવેદનશીલ નથી પેરેલેક્સ એરર અહીં નોંધપાત્ર હશે પરંતુ તે મહત્વપૂર્ણ છે ભૂલ આવે છે તો તે આપણને ઓછામાં ઓછું 1 વાંચન પર તફાવત આપી શકે છે તેથી નંબર 3 એ બહારનું માપન છે બાહ્ય માપનમાં આપણે વર્કપીસને શક્ય તેટલો સંદર્ભ સપાટીની નજીક મૂકી શકીએ અને વર્કપીસ સાથે માપવાના તબક્કાઓ ફીટ કરી શકીએ છીએ કારણ કે બહારનું માપન કેટલીક વાર જો તેને યોગ્ય રીતેના મૂકવામાં આવે તો તે આપણને થોડી ભૂલ આપી શકે છે પછી અંદરના માપનમાં પણ સમાન પ્રકારની ખામીઓ હોઈ શકે છે તો અંદરના માપનમાં અથવા બહારના માપનમાં મહત્તમ વાંચન અને ઓછામાં ઓછું વાંચન નોંધવું અગત્યનું છે મહત્તમ અથવા તમે તેને લઘુત્તમ પણ કહી શકો જો શક્ય હોય તો ઓછામાં ઓછા બે વાંચન લો મેં ઊંડાઈના માપનો ઉપયોગ કર્યો નથી હું ઊંડાઈના ગેજનો ઉપયોગ પણ કરી શકું છું ઊંડાઈ ના માપમાં તમે ડેપ્થ ગેજનો ઉપયોગ કરીને આ વર્કપીસની ઊંડાઈ જોઈ શકો છો આ ઊંડાઈના ગેજનો ઉપયોગ કરવા માટે આપણને સપાટ સપાટીની જરૂર પડશે આપણે ખરેખર સરફેસ પ્લેટનો ઉપયોગ કરી રહ્યાં નથી તેથી મેં આ સ્પિરિટ લેવલ પસંદ કર્યુ છે સ્પિરિટ લેવલ પણ સુંવાળું છેતે યોગ્ય રીતે ઘસેલું છે જો ગ્રાઉન્ડ એ ધારના 1 ભાગ્યા 10000મું હોય આટલી સંવેદનશીલતા છે અને આટલી સુંવાળી સપાટી છે તેથી આપણે તેમાં ડેપ્થ ગેજને દાખલ કરેલ છે તે આધારને સ્પર્શે તેવો બનાવેલ છે હવે આપણે વાંચન નોંધી શકીએ છીએ હવે જ્યારે ઊંડાઈનાં સાધન અથવા ઊંડાઈના માપનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેટલીક સાવચેતીઓ હોય છે જેમ કે ઊંડાઈના ભાગને માપવામાં સપાટીઓ પર કાટખૂણે સુયોજિત કરો અમે કેટલાંક પગલાઓનું પણ માપ લઇ શકીએ છીએ પગલાના માપમાં શું થાય છે અમારી પાસે મુખ્ય સપાટીઓ સાથે પગલું માપવાનો ભાગ ફીટ કરેલો છે પગલા નું માપ એવું હોઈ શકે છે કે વર્કપીસમાં આપણી પાસે ખાંચ છે આ પગલું તરીકે પણ કહી શકાય તેથી આપણી પાસે અહીં ખાંચ છે અમે અહીં નીચે ગયા પછી અમે ઉપર આવીશું ખરેખર આ વ્યાસ સમાન છે અને આ એક પગલું છે તેથી પગલાના માપમાં તેને બંધ કરવું પડશે પછી સ્થાનિય ભૂલ પણ આવી શકે છે તમારે તેના વિશે સાવચેત રહેવું જોઈએ તેથી ઊંડાઈના માપન માટે મુખ્ય સ્કેલ વાંચન 41 અને વર્નીઅર સ્કેલ વાંચન તે ખરેખર T વત્તા t છે આ અહીં કુલ છે આ 41 વત્તા 0 પોઇન્ટ તે 0 02 ગુણ્યા 7 7મુ વાંચન સંકળાયેલ છે તે 41 44 મીમી બરાબર છે તેથી આ આપણું વર્નીઅર કેલિપર્સ છે અમારી પાસે બીજું વર્નીઅર કેલિપર પણ છે ખરેખર આ વર્નીઅર કેલિપરમાં પણ આપણી પાસે કોઈ શૂન્ય ભૂલ નથી જો તે શૂન્ય ભૂલ હોત કે આપણે ઉમેરવું કે બાદબાકી કરવી પડશે કે કેટલીક વાર 0 એકરુપ નથી હોતા કેટલીક વાર વાંચન આગળ અથવા પાછળ હોય છે તેથી કેટલાક તે સંલગ્ન નથી તેથી આપણે તેને તે મુજબ ગોઠવવું પડશે તેથી જ્યારે પણ તે આગળ હોય ત્યારે તેનો અર્થ એ હશે કે વાંચન થોડું મોટું છે કે કેમ કે તે ડિટેક્ટીવ જડબાં છે જે બંધ છે જ્યારે જડબા ખુલ્લા હોય ત્યારે તેને પોઝીટીવ ધન ભૂલ તરીકે ઓળખવામાં આવે છે તેથી આપણે જે પણ વાંચનો એકઠા કર્યા છે તે સમજણ છે જો મને 50 20 વાંચન મળ્યુ છે જો આ ભૂલ 0 10 હોય તો આ 50 20માં 0 10 ઉમેરાઇ ગયા છે જે આપણે બાદ કરવા પડશે આ પોઝીટીવ ધન ભૂલની બાદબાકી કરવી પડશે અને જો તે ઓવરલેપ હોય તો તે નકારાત્મક ભૂલ હશે જે ઉમેરવાની રહેશે તેથી આપણે તેને ભૂલો માટે એડજસ્ટ કરવું પડશે ભૂલો સાથે વ્યવહાર કરવા માટે તેથી જેમ કે શૂન્યની ભૂલ થતી નથી સાધનની ભૂલ આપણી પાસે વ્યાસ ગેજ છે આપણી પાસે ડાયલ વર્નીઅર છે ડાયલ વર્નીઅરમાં હું પ્રથમ ડાયલ ગેજ વિશે ચર્ચા કરીશ પછી હું ડાયલ વર્નિઅરની ચર્ચા કરીશ તે પછી અને ત્યાં પણ મેં કહ્યું હતું કે તેઓ ડિજિટલ વર્નિઅર કેલિપર્સ છે જેમાં આપણે કોઈ પણ પોઇન્ટ પર 0 સેટ કરી શકીએ છીએ જેથી તે શૂન્ય ભૂલ સાથે ડીલ કરી શકે તેથી આ વર્નિઅર કેલિપર હતું પ્રયોગશાળાના પ્રદર્શનના આગળના ભાગમાં હું ડાયલ ગેજ અને ડાયલ વર્નિઅર વિશે ચર્ચા કરીશ પછી આપણે માઇક્રોમીટર પર જઈશું ચાલો આપણે લેબ નિદર્શનના આગળના ભાગમાં મળીશું તમારો આભાર